મોડ્યુલ 1 જે ભાગ એક અને બે છે તે અંગે અમે ચર્ચા કરી હતી કે કોસ્ટ એકાઉન્ટિંગ શું છે અમે કોસ્ટના વર્ગીકરણ વિશે પણ ચર્ચા કરી હતી આજે આપણે કોસ્ટ વોલ્યુમ પ્રોફિટના એનાલિસિસ અથવા માર્જિનલ કોસ્ટિંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે પહેલાં ચાલો આપણે એક ખૂબ જ ટૂંકમા રીકેપ કરીએ હું આશા રાખું છું કે તમને કોસ્ટનું વિવિધ વર્ગીકરણ યાદ છે કોસ્ટનું વર્ગીકરણ કરવાની એક રીત એલિમેન્ટ્સ પર આધારિત હતી શું તમને યાદ છે કોસ્ટનાં એલિમેન્ટ્સ શું છે મને લાગે છે કે તમારામાંથી મોટા ભાગના લોકો જાણે છે કે તે માટેરીઅલ્સ લેબર અથવા એક્સપેન્સએસ છે તે કોસ્ટને વર્ગીકૃત કરવાની સૌથી જૂની રીતોમાંની એક છે પછી ફંકશનલ વર્ગીકરણ આવ્યું તેથી ફંકશન્સ મુજબ તમે કોસ્ટને કેવી રીતે વર્ગીકૃત કરશો તે પ્રોડ્યૂકશન કોસ્ટ એડમિન કોસ્ટ માર્કેટિંગ કોસ્ટ સેલલિંગ કોસ્ટ આર એન્ડ ડી કોસ્ટ અને તેથી વધુ હોઈ શકે છે પછી તમે જાણો છો કે ડાયરેક્ટ વર્સસ ઇન્ડિરેક્ટ કોસ્ટના આધારે કોસ્ટનું વર્ગીકરણ થાય છે તેથી આ ત્રણ મુખ્યત્વે એકાઉન્ટિંગ તેમજ કંટ્રોલ હેતુ માટે ઉપયોગી છે કંટ્રોલ હેતુ માટે અને બીજું ઉપયોગી વર્ગીકરણ કોન્ટ્રોલલેબલ વર્સસ નોન કોન્ટ્રોલલેબલ કોસ્ટ પ્રોડક્ટ કોસ્ટ વર્સસ પિરિઓડના કોસ્ટ છે જ્યારે નિર્ણય લેવાની વાત આવે છે ત્યારે ત્યાં બે ત્રણ કોસ્ટના વર્ગીકરણો હતા જેની હવે અમે ચર્ચા કરીશું તેથી નિર્ણય લેવા માટે અથવા વેરએબિલીટી પ્રમાણે કોસ્ટ સમજવા માટે કોસ્ટને વર્ગીકૃત કરવાની કઈ રીતો છે તમને યાદ છે

તેથી અમને વેરીએબલ કોસ્ટ વર્સસ ફિક્સડ કોસ્ટ મળી છે અને કેટલાક વેરીએબલ કોસ્ટ છે જે વેરીએબલ અને ફિક્સડ બન્ને છે કોસ્ટને વર્ગીકૃત કરવાની એક બીજી રીત પણ છે તે રિલેવન્ટ કોસ્ટ વર્સસ સંક કોસ્ટ પર આધારિત છે હવે આ વર્ગીકરણ નિર્ણય લેવાના હેતુ માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેઓ કંટ્રોલ અથવા એકાઉન્ટિંગ વર્ગીકરણ માટે વધુ ઉપયોગમાં લેતા નથી પરંતુ આ વર્ગીકરણ નિર્ણય લેવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તેથી શું તમને હવે યાદ છે કે વેરિયેબલ કોસ્ટ શું છે મને લાગે છે કે તમારામાંથી મોટા ભાગના લોકો જાણે છે કે લેવલ ઑફ એકટીવીટી સાથે ડાયરેક્ટ પ્રોપોરશન પ્રમાણમાં ફેરફાર કરનારી કોસ્ટને વેરિયેબલ કોસ્ટ તરીકે ગણવામાં આવે છે તેથી 100 યુનિટ્સ માટે જો કિંમત 1000 છે તો 200 યુનિટ્સ માટે તે 2000 છે તેનો અર્થ એ કે જ્યારે યુનિટ્સ જેટલા પ્રમાણમાં વધે કોસ્ટ પણ તેટલા જ પ્રમાણમાં વધે તો તે વેરિયેબલ કોસ્ટ છે આની સામે અન્ય પ્રકારનો કોસ્ટ છે જે લેવલ ઑફ એકટીવીટી સાથે બદલાતો નથી તેથી જો 100 યુનિટ્સ માટે કિંમત 1000 અને 200 યુનિટ્સ માટે પણ કિંમત 1000 છે તો તે ફિક્સડ કોસ્ટ તરીકે ગણવામાં આવશે તેથી ફિક્સડ અને વેરિયેબલ ફક્ત બે પ્રકારનાં કોસ્ટ છે પરંતુ જેમાં વેરિયેબનો સમાવેશ થાય છે અને અમુક હદ સુધી ફિક્સડ હોય છે તેઓને સેમી વેરિયેબલમાં કોસ્ટ કહેવામાં આવે છે હું આ બધાને ફરીથી રિપીટ કરું છું કારણ કે આપણે હવે જે શીખીશું તે છે વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ જે કોસ્ટ એઝ પર વરીઅબીલીટી ના વર્ગીકરણ પર આધારિત છે તો ચાલો આપણે આ મોડ્યુલ સાથે આગળ વધીએ તેથી અમે હમણાં જ ફિક્સડ વેરિયેબલ અને સેમી વેરિયેબલમાં કોસ્ટ વિશે ચર્ચા કરી છે ત્યાર બાદ આપણે કોન્ટ્રીબ્યુશન માર્જિન શું છે તેની ચર્ચા કરીશું અને પછી આપણે બ્રેકિવન પોઇન્ટ પીવી રેશિયો પર પણ ચર્ચા કરીશું અને હવે પછીના મોડ્યુલમાં આપણે સમજીશું કે આ વર્ગીકરણનો નિર્ણય લેવામાં ઉપયોગ કેવી રીતે થઈ શકે આજે આપણે વરીઅબીલીટી ઑફ કોસ્ટની સમજના આધારે કેટલાક નાના કેસીસને પણ હલ કરવાનો પ્રયાસ કરીશું હવે સીવીપી એનાલિસિસ શું છે હવે આ ત્રણ વેરિયેબલબ્લ્સનું એનાલિસિસ છે કારણ કે કોસ્ટ એક છેડે છે વોલ્યુમ તે કોસ્ટને અસર કરે છે જેનો તે અમુક કોસ્ટ પર અસર કરે છે પરંતુ ફિક્સડ અને વેરીએબિલીટી પરના કોસ્ટને અસર કરતું નથી બંને કોસ્ટનો પ્રોફિટ પર અસર પડે છે કારણ કે વોલ્યુમની અસર રેવેન્યૂ અને કોસ્ટ પર પડે છે તેથી આ રીતે અમે લેવલ ઑફ એકટીવીટીને સમજવાનો પ્રયત્ન કરીશું જે વોલ્યુમનો છે તેનો પ્રભાવ રેવેન્યૂ કોસ્ટ અને પ્રોફિટ પર જોઈશું આખરે આપણે વોલ્યુમમાં થયેલા ફેરફારો ને લીધે કોસ્ટ અને પ્રોફિટ કેટલો પ્રભાવિત થશે અથવા બદલાશે તે જોઈશું હવે ફિક્સડ કોસ્ટ તે લેવલ ઑફ એકટીવીટીને સાથે બદલાતો નથી તે આઉટપુટ અથવા ટર્નઓવર સાથે બદલાતો નથી સ્વાભાવિક રીતે પિરિઓડ કોસ્ટ હોય છે જેનો પ્રોડ્યૂકશન સાથે અથવા લેવલ ઑફ આઉટપુટના સાથે અથવા લેવલ ઑફ ઓપરેશન સાથે સંબંધ નથી તે પિરિઓડ સાથે સંબંધિત છે તેથી તેને ફિક્સડ કોસ્ટ કહેવામાં આવે છે હવે તમે ફિક્સડ કોસ્ટનાં ઉદાહરણો આપી શકો છો જુદા જુદા ઇન્ડુસટ્રીમાં જુદા જુદા ઉદાહરણો હોય છે પરંતુ તેને સરળ સ્વરૂપમાં સમજવા માટે જો આપણી પાસે એક કાર છે જેનો ઉપયોગ આપણે ટેક્સી તરીકે કરીએ છીએ અને તેનો ઉપયોગ પેસેન્જર ટ્રાન્સપોર્ટ તરીકે પણ કરીએ છીએ હવે તમારા વ્યવસાયના ફિક્સડ કોસ્ટ કેટલો છે મને લાગે છે કે તમે બધા સાચો અનુમાન કરી શકો છો જો તમારી પાસે વેહિકલ હોય તો તમારે વેહિકલ ઈન્સુરન્સ ચૂકવવો પડે છે અને ઈન્સુરન્સ 1 મહિના અથવા 1 વર્ષ માટે હોય છે તે પિરિઓડ કોસ્ટ છે કેમ કે તે તમે ચલાવેલા કિલોમીટરની સંખ્યા સાથે બદલાતી નથી તેથી તે ફિક્સડ કોસ્ટ માનવામાં આવે છે કારના રજિસ્ટ્રેશન માટે કેટલાક કોસ્ટ થાય છે અથવા કેટલાક ટેક્સસ તમને ચૂકવવા પડે છે જે સમય આધારિત હોય છે અને કારના ઉપયોગના આધારે નહીં તેને ફિક્સડ કોસ્ટ તરીકે ગણવામાં આવે છે આગળ ડેપ્રિસિએશન છે કારણ કે તમારી પાસે કાર ખરીદી એક કેપિટલ કોસ્ટ છે જે સમય સમય પર રાઈટ ઑફ કરવામાં આવશે તેથી દર વર્ષે અમે ડેપ્રિસિએશન ચાર્જ કરીશું જો કે તે એક નોન કેશ એક્સપેન્સ છે તે એક મહત્વપૂર્ણ એક્સપેન્સ છે અને તે પણ ફિક્સડ આ ઇન્ડુસટ્રીના ફિક્સડ કોસ્ટના કેટલાક ઉદાહરણો છે હવે કેટલાક વધુ ઉદાહરણો છે જો તમે કોઈ ફેક્ટરી ચલાવી રહ્યા છો તો તમારે ફેક્ટરીનું રેન્ટ અને ઈન્સુરન્સ ચૂકવવો પડી શકે છે તેથી ફેક્ટરી માટે આ તેની ફિક્સડ કોસ્ટ છે તમે અન્ય કોઇ ઉદાહરણો વિચારી શકો છો ફક્ત ઇન્ડુસટ્રીના વિશે વિચારો અને તમને ફિક્સડ કોસ્ટના નામ યાદ આવશે તે લેવલ ઑફ એકટીવીટીને સાથે બદલાતું નથી તેને ફિક્સડ કોસ્ટ તરીકે ગણવામાં આવશે હવે જો તમે આ કોસ્ટને ગ્રાફ પર પ્લોટ કરશો તો તે આ રીતે દેખાશે શું તમે સમજી ગયા છો તેથી તમને રેડ લાઇન મળી છે જે હોરિઝોન્ટલ છે તમે જોઈ શકો છો યુનિટ્સની સંખ્યા 0 થી 800 સુધી બદલાતી રહે છે 0 પર કોસ્ટ 80000 છે અને 800 પર પણ તે 80000 છે થિયોરેટિકેલી ફિક્સડ કોસ્ટ કોઈપણ સમયે બદલાતા નથી તે સાચું ન હોઈ શકે ચાલો એક ઉદાહરણ લઈએ જો યુનિટ્સની સંખ્યા 5000 સુધી વધે તો ફિક્સડ કોસ્ટમાં વધારો થઈ શકે છે પરંતુ આપેલા રેન્જમાં તેનો એક અલગ મુદ્દો છે જે બદલાતો નથી તેથી તમારા સેટઅપની કૅપેસિટી ગમે તે હોય તમે કાં તો પ્રોડ્યૂસ કરશો અથવા કૅપેસિટીને 100 અથવા 120 અથવા 130 ટકા સુધી વધારશો ફિક્સડ કોસ્ટ બદલાતા નથી કારણ કે તે હોરિઝોન્ટલ લાઈન છે તમે જોઈ શકો છો કે ત્યાં બ્લેક લાઈન છે જે ઉપર તરફ આગળ વધી રહી છે તે એક ટોટલ કોસ્ટની લાઇન છે ટોટલ કોસ્ટમાં એક ફિક્સડ કોમ્પોનેન્ટ હોય છે જે લેવલ ઑફ એકટીવીટીને સાથે બદલાતું નથી હવે અન્ય કોસ્ટ વેરિયેબલ કોસ્ટ છે પરંતુ તે સમજતા પહેલા શું તેનો અર્થ એ છે કે ફિક્સડ કોસ્ટ ક્યારેય બદલાતા નથી તે સાચું નથી જો ગ્રાફમાં તમે જોઈ શકો છો કે તે સંપૂર્ણ રીતે ફ્લેટ અથવા હોરિઝોન્ટલ છે તે અહીં થિયોરેટિકેલી બદલાતો નથી કારણ કે લેવલ ઑફ એકટીવીટીને બદલાતું નથી પરંતુ મારો પ્રશ્ન એ હતો કે શું તેનો અર્થ એ છે કે ફિક્સડ કોસ્ટ ક્યારેય બદલાતો નથી તે સાચું નથી કારણ કે તે સમય સમય પર બદલાઈ શકે છે ઉદાહરણ તરીકે રેન્ટ અને ઈન્સુરન્સ ધારો કે આ વર્ષે રેન્ટ 10 લાખ છે આવતા વર્ષે રેન્ટ વધી શકે આવતા વર્ષે ઈન્સુરન્સ વધી શકે ટેક્સ લૉ કાયદામાં ફેરફારને કારણે ટેક્સમાં વધારો થઈ શકે જરૂરી નથી કે આવતા વર્ષે જ બદલાશે તે ચાલુ વર્ષમાં પણ બદલાઈ શકે અમુક ફિક્સડ કોસ્ટ કેટલીક અન્ય વસ્તુઓ લીધે બદલાઈ શકે છે પરંતુ મુદ્દો એ છે કે તે લેવલ ઑફ એકટીવીટીને સાથે બદલાશે નહીં હવે અન્ય પ્રકારનાં ખર્ચ એ વેરિયેબલ કોસ્ટ છે તે લેવલ ઑફ એકટીવીટીના ડાયરેક્ટ પ્રોપોરશનમાં બદલાય છે તેથી તે કોસ્ટના કેટલાક ઉદાહરણો ડાયરેક્ટ લેબોર અથવા ડાયરેક્ટ મટેરીઅલની કોસ્ટ છે ધારો કે તમે કેટલીક વસ્તુ બનાવી રહ્યા છો તે ડાયરેક્ટ મટેરીઅલનો વપરાશ કરે છે સામાન્ય રીતે જ્યારે તમે તમારા આઉટપુટમાં વધારો કરો છો ત્યારે રો મટેરીઅલનો વપરાશ પણ તે જ પ્રમાણમાં વધશે જો આઉટપુટ 20 ટકા વધશે રો મટેરીઅલના વપરાશમાં પણ 20 ટકાનો વધારો થશે તેથી તે વેરિયેબલ કોસ્ટ છે જો તમે ટેક્સી સેવા ચલાવવાનું ઉદાહરણ લો તો અમારી પાસે એક કાર છે અમે ટેક્સી સેવા ચલાવી રહ્યા છીએ વેરિયેબલ કોસ્ટ કેટલો હશે પેટ્રોલ અથવા ફુએલનો કોસ્ટ તે વેરિયેબલ કોસ્ટ છે જો કાર વધુ કિલોમીટર ચાલે છે તો ફુએલનો વપરાશ પણ તેટલા જ પ્રમાણમાં વધશે તેથી તે વેરિયેબલ કોસ્ટ છે સમજી ગયા હવે તમે તેને ગ્રાફમાં કેવી રીતે પ્લોટ કરશો હું તમને ફરીથી ફિક્સડ કોસ્ટનો ગ્રાફ બતાવીશ હવે જો તમે વેરિયેબલ કોસ્ટનો ગ્રાફ દોરવા માંગતા હો તો તમે તેને કેવી રીતે દોરશો મને લાગે છે કે તમારામાંના મોટાભાગના લોકો તેનો યોગ્ય અનુમાન લગાવવામાં સક્ષમ છે તે 0 થી શરૂ થશે કારણ કે તે લેવલ ઑફ એકટીવીટી સાથે બદલાય છે તેથી તે 0 હશે અને તે પ્રોડ્યૂસ થયેલ યુનિટ્સની સંખ્યા સાથે સ્ટ્રેઈટ લાઈન તરીકે આગળ વધશે હવે હું તમને બતાવીશ તેથી તમે અહીં રેડ લાઇન જોઈ શકો છો કે તે 0 થી શરૂ થઈ રહી છે તે થોડી રકમથી શરૂ થઈ શકશે નહીં એક ફિક્સડ કોમ્પોનેન્ટ તરીકે તે આઉટપુટના લેવલ સાથે બદલાવું જોઈએ તેથી તે 0 થી શરૂ થાય છે અને તે લિનીએર ફોર્મમાં વધે છે તેથી તે વેરીએબલ કોસ્ટનો ગ્રાફ છે હવે એક સેમી વેરિયેબલ કોસ્ટ હોય છે સિદ્ધાંતમાં ફક્ત બે પ્રકારનાં કોસ્ટ છે એક ફિક્સડ છે અને એક વેરીએબલ છે પરંતુ વાસ્તવિક જીવનમાં મોટાભાગની કોસ્ટ લેવલ ઑફ એકટીવીટી સાથે બદલાય છે પરંતુ તે ડાયરેક્ટ પ્રોપોરશનમાં બદલાતી નથી તેથી તે ન તો વેરિયેબલ છે અને ન તો ફિક્સડ એવા કોસ્ટને સેમી વેરિયેબલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે ઉદાહરણ તરીકે ટેલિફોન બિલ આજકાલ ત્યાં વિવિધ પ્રકારના પ્લાન છે પરંતુ ટ્રેડિશનલિ ટેલિફોન રેન્ટ એક કોમ્પોનેન્ટ હતો અને ત્યાં કોલ ચાર્જિસનો ઉપયોગ થતો હતો કારણ કે તમે કોલ્સની સંખ્યામાં વધારે કરશો તો કોલ ચાર્જિસ વધશે તેથી ટેલિફોન બિલ એ સેમી વેરિયેબલ કોસ્ટનું એક સારું ઉદાહરણ હતું કારણ કે આજકાલ ઘણા બધા પેકેજો છે જ્યાં કોલ ચાર્જિસ મફત છે ચાલો કહીએ કે અમારી પાસે એક પેકેજ છે જ્યાં ક કોલ ચાર્જિસ મફત છે તમે અનલિમિટેડ કોલ્સ કરી શકો છો તેથી ટેલિફોન બિલ કયા પ્રકારનાં ઉદાહરણમાં આવશે મને લાગે છે કે તમે સાચા છો તે એક ફિક્સડ કોસ્ટ બની જાય છે કારણ કે તે 1 મનથના સમયગાળા માટે અથવા 10 વિક્સ અથવા 15 વિક્સ અથવા તેથી વધુ માટેનો કોસ્ટ છે તે કોલ્સની સંખ્યા સાથે બદલાતો નથી તે પછી ફિક્સડ કોસ્ટ બની જાય છે પરંતુ આ ઉદાહરણમાં આપણે તેને સેમી વેરિયેબલમાં કોસ્ટ તરીકે કહીએ છીએ કારણ કે ટ્રેડિશનલિ તેમાં રેન્ટ અને કોલ ચાર્જિસ શામેલ છે તે જ રીતે ગેસ અથવા ઇલેકટ્રીસિટી બિલમાં તેઓ રેન્ટ અને યુસેજના કોમ્પોનેન્ટને શામેલ કરે છે તેથી તે સેમી વેરિયેબલ છે અન્ય કોઈ ઉદાહરણ યાદ આવે છે અમારા ટેક્સી વ્યવસાય માટે ફક્ત સેમી વેરિયેબલ કોસ્ટનો ઉદાહરણ વિચારો મને લાગે છે કે તમે તેનો અંદાજ સરખી રીતે કરી શકો છો યોગ્ય રીતે મેઇન્ટેનન્સ એ સેમી વેરિયેબલ કોસ્ટનું મહત્વનું ઉદાહરણ છે કારણ કે જો તમે એક મહિના સુધી તેનો ઉપયોગ કર્યા વિના કારને પાર્કિંગમાં પાર્ક કરો છો તો પણ તમારે કારને ચાલુ રાખવા માટે મેઇન્ટેનન્સ કરવાની જરૂર પડશે કારણ કે તેને નિયમિત મેઇન્ટેનન્સની જરૂરી હોય છે પરંતુ જો તમે કારનો ઉપયોગ કરો છો તો મેઇન્ટેનન્સ કોસ્ટ વધશે તમે મેઇન્ટેનન્સ કોસ્ટનો જેટલો ઉપયોગ કરશો તે વપરાશ સાથે વધશે તેથી મેઇન્ટેનન્સ સેમી વેરિયેબલ કોસ્ટનું ખૂબ સારું ઉદાહરણ છે તમે તેના માટે ગ્રાફ કેવી રીતે ડરો કરશો જરા વિચાર કરો 0 લેવલ પર મારે કેટલાક સેમી વેરિયેબલ કોસ્ટ કરવા પડશે અને તે સ્ટ્રેઈટ લાઈન હશે પરંતુ ડાયરેક્ટ પ્રોપોરશનમાં નહીં તે કરવ હોઈ શકે છે અથવા તે સ્ટેપ્સમાં હોઈ શકે છે સામાન્ય રીતે સેમી વેરિયેબલ કોસ્ટ સ્ટેપ્સ ફોર્મમાં હોય છે શા માટે તે સ્ટેપ્સ ફોર્મમાં છે કારણ કે આ ગ્રાફ મુજબ 0 થી 100 અથવા 200 સુધી સેમી વેરિયેબલ કોસ્ટ એક લેવલ પર છે એકવાર જો કિંમત 200 કે 225 અચાનક વધી જાય છે તમે જોઈ શકો છો કે 0 થી 10000 0 થી 200 સુધી 200 થી સંખ્યા 200000 થઈ ગઈ છે પછી તે ફરીથી 400 સુધી ફ્લેટ થઈ જાય છે તેથી ચાલો આપણે કહીએ કે તમારે દર 300 કિલોમીટરસ પછી ટાયર બદલવા પડશે જેનો અર્થ છે કે શરૂઆતમાં તમારે નવા ટાયર મેળવવું પડશે અને પછી તમે પછી તેની કિંમત 300 કિલોમીટરસ સુધી કોન્સ્ટન્ટ રહેશે તેથી તમારે આગલા સ્ટેપ્સ પર જવું પડશે પછી તે ફ્લેટ થઈ જશે 600 કિલોમીટર પર તમે ફરીથી બદલશો ફરીથી તે ઝૂમ અપ થઈ જશે પછી ફરીથી તે ફ્લેટ થઈ જશે આ રીતે સામાન્ય સેમી વેરિયેબલ કોસ્ટ ઓપરેટ થાય છે વિવિધ આકારના કરવસ હોઈ શકે છે તે હંમેશા સ્ટ્રેઈટ લાઈન હોતી નથી વેરિયેબલ કોસ્ટ એક સ્ટ્રેઈટ લાઈન છે સેમી વેરિયેબલ કોસ્ટ અને ફિક્સડ કોસ્ટ એક ફ્લેટ લાઈન છે સેમી વેરિયેબલ કોસ્ટ વચ્ચે છે તે કરવ પણ હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે સીવીપી એનાલિસિસ સંબંધિત અમે ફિક્સડ વેરિયેબલ અથવા સેમી વેરિયેબલને સ્ટ્રેઈટ લાઈન માનીશું તેથી સામાન્ય રીતે આપણે સ્ટેપ વાઇસ સેમી વેરિયેબલ કોસ્ટ જોઈ રહયા છીએ હવે આપણે જોઈશું અને સમજહીશું કે કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસમાં શું શામેલ છે તેથી સીવીપી એનાલિસિસમાં આપણે ટોટલ કોસ્ટને ફિક્સડ અને વેરિયેબલમાં ભાગ કરીને જોયીશું તે પછી અમે ટોટલ રેવેન્યુને જોઈશું ત્યારબાદ દિશાયેંર્ડ પ્રોફિટ વિવિધ લેવલસના સેલ્સ વોલ્યુમ પર અમુક વોલ્યુમના લેવલ પર થોડો પ્રોફિટ થશે તેથી કાં તો આપણે માર્કેટ રિસેર્ચના અમુક લેવલ ઑફ સેલ્સ લઈએ અથવા આપણે મેનેજમેન્ટ દ્વારા દિશાયેંર્ડ પ્રોફિટને ધ્યાનમાં લઈએ અને લેવલ ઑ એકટીવીટી દિશાયેંર્ડ પ્રોફિટ માટે પ્રાપ્ત કરીયે આ રીતે આપણે સીવીપી એનાલિસિસનો ઉપયોગ કરીએ છીએ તેથી અહીં આપણે એક બીજી વસ્તુ કરીએ આપણે બ્રેકવેન પોઇન્ટની પણ ગણતરી કરીએ તેથી અમે લેવલ ઑ એકટીવીટીની આગાહી કરવાનો પ્રયાસ કરીએ છીએ જ્યાં કોસ્ટ અને સેલ્સ બરાબર મેળ ખાય છે બીજા શબ્દોમાં કહીએ તો ત્યાં કોઈ પ્રોફિટ કે લોસ નહીં થાય અને અમે વિવિધ લેવલ ઑ એકટીવીટીને વિવિધ લેવલ ઑ સેલ્સની સાથે આગાહી કરવાનો પ્રયાસ કરીએ છીએ જેને પ્રોફિટ પ્લાંનિંગ તરીકે ઓળખવામાં આવે છે તેથી વિવિધ દૃશ્યોમાં તે ખૂબ ઉપયોગી છે જેમ કે બજેટ પ્લાનિંગ તેથી વિવિધ લેવલ ઑ સેલ્સના પ્રોફિટની ફોરકાસ્ટ જાણવી ખૂબ ઉપયોગી છે ખાસ કરીને પ્રાઇસીંગ ડિસિસિઅન લેવામાં તે ખૂબ ઉપયોગી છે કારણ કે આપણે વિવિધ પદ્ધતિઓના આધારે કોસ્ટની ગણતરી કરીશું હવે તે કિંમત પર પ્રશ્ન એ છે કે આપણે કેટલું પ્રોફિટ માર્જિન લેવો જોઈએ જેથી તે પ્રાઇસીંગ ડિસિઝન થશે અને પ્રાઇસીંગ ડિસિઝનમાં સીવીપી એનાલિસિસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે લેવલ ઑ સેલ્સ મુજબ આપણે ભાવ નક્કી કરવા પડશે આગળ ગ્રાહકોની કેટલીક વિશિષ્ટ કેટેગરીઝ ને આપણે વિવિધ લેવલ્સ ઑફ ડિસ્કાઉન્ટ આપવી પડશે તે માટે સીવીપી ખૂબ મહત્વની છે તેના માટે અમારે પ્રાઇસીંગ સ્ટ્રેટેજી બદલવી પડશે વિવિધ પ્રોડક્ટસના સેલ્સ મિક્સ નક્કી કરવા માટે પણ તે મહત્વપૂર્ણ છે તે સેલ્સ મિક્સના ડિસિઝનસ માટે પણ ઉપયોગી છે કારણ કે આપણે ફક્ત એક જ પ્રકારનાં પ્રોડક્ટસ માટે કાર્ય કરી રહ્યા નથી અમે વિવિધ પ્રોડક્ટસ માટે પણ કાર્ય કરી શકીએ છીએ જેમાં આપણે નક્કી કરવું પડશે કે કયા પ્રોડક્ટસને આપણે વધુ ધ્યાન આપવું જોઈએ કયા પ્રોડક્ટને આપણે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે સેલ્સ મિક્સનો ડિસિઝનસ છે અથવા જો આપણે રિટેલ સ્ટોર ચલાવી રહ્યા છીએ તો અમારે એ નક્કી કરવું પડશે કે અમારી પાસે ડિસ્પ્લે માટે મર્યાદિત જગ્યા છે તેથી કયા પ્રોડક્ટને ડિસ્પ્લે પર વધુ જગ્યા મળવી જોઈએ એક પ્રોડક્ટ જે અમને વધુ માર્જિન આપે છે અમે તે પ્રોડક્ટને આગળ કરીશું તેના માટે આપણે જુદા જુદા પ્રોડક્ટ ઉપર ઉપલબ્ધ માર્જિન જાણવું જોઈએ આપણે જાણવું જોઈએ કે કયા પ્રોડક્ટ પર કંપનીએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ બધાને સેલ્સ મિક્સના ડિસિઝનસ કહેવામાં આવે છે આ ફ્લેક્સિબલ બજેટ બનાવવા માટે પણ ઉપયોગી છે કારણ કે વિવિધ લેવલ ઑફ એકટીવીટી મુજબ આપણો કોસ્ટ બદલાશે તેથી આપણે એક ફ્લેક્સિબલ બજેટ બનાવવું પડશે અને તે બજેટને વિવિધ નિર્ણય લેવા માટે વાપરવું પડશે હવે સીવીપી ના ઉદ્દેશો સીવીપી એનાલિસિસમાં આપણે સમજીએ છીએ કે વિવિધ કોંસેપ્તર્સ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા એ એક પ્રાઇસ વોલ્યુમ અથવા લેવલ ઑફ એકટીવીટી પર યુનિટ વેરિયેબલ કોસ્ટ છે જુઓ વેરિયેબલ કોસ્ટ ટોટલ વેરીએબલ કોસ્ટ કહેવાય છે પરંતુ તે પર યુનિટ બેસીસ એ બદલાઇ રહ્યું હોવાથી પર યુનિટ વેરિયેબલ કોસ્ટમાં ગણવું જોઇએ પછી ટોટલ ફિક્સડ કોસ્ટની ગણતરી પર યુનિટ બેસીસ પર કરી શકાય છે તેથી અમે ટોટલ ફિક્સડ કોસ્ટને વધુ સારી રીતે ધ્યાનમાં લઈશું અમે વેચાયેલા પ્રોડક્ટ મિક્સ પર પણ ધ્યાન આપીશું તેથી ધારો કે આપણે પ્રોડક્ટ A B C સાથે વ્યવહાર કરી રહ્યા છીએ આપણે તે જોવાનું રહેશે કે તેઓ કયા વિવિધ મિક્સ વેચી શકે છે કારણ કે કેટલાક પ્રોડક્ટ એક બીજા સાથે કૉપીઠ કરી શકે છે કેટલાક પ્રોડક્ટ એક બીજાના કોમ્પ્લિમેન્ટરી હોઈ શકે છે તેથી આપણે જોવું પડશે વિવિધ સેલ્સ મિક્સને જે ઉપલબ્ધ છે હવે સામાન્ય રીતે સીવીપી એનાલિસિસમાં ખાસ અસ્સુમ્પ્શન્સ પર આધારિત છે સૌથી મહત્વપૂર્ણ ધારણા એ છે કે બધા કોસ્ટને વેરિયેબલ અથવા ફિક્સડ તરીકે વર્ગીકૃત કરી શકાય છે હવે જેમ કે મેં તમને કહ્યું છે કે વાસ્તવિક જીવનની મોટાભાગની કોસ્ટ ખરેખર સેમી વેરિયેબલમાં હોય છે તે કદાચ સંપૂર્ણ વેરિયેબલ અથવા ફિક્સડ હોઇ શકે નહીં પરંતુ જો સેમી વેરિયેબલમાં કોસ્ટ હોય તો આપણે તેને વેરીએબલ કોમ્પોનેન્ટ અને ફિક્સડ કોમ્પોનેન્ટમાં વિભાજીત કરીએ અને એક ધારણા એ છે કે બધી કોસ્ટને વેરીએબલ અને ફિક્સડમાં વિભાજીત કરી શક્ય છે ફક્ત ધ્યાનમાં રાખો કે આમાંની કેટલીક અસ્સુમ્પ્શન્સ સંપૂર્ણ રીતે સાચું નહીં રહે 5 ટકા 5 કોસ્ટ હોઈ શકે છે જેને વર્ગીકૃત કરી શકાતી નથી પરંતુ તે આપણી ગણતરીની સાચીતાને ઘટાડતી નથી કારણ કે આપણા ને અન્સર્ટઇન્ટી પરિસ્થિતિમાં નિર્ણય લેવો પડશે અમે કરીએ છીએ આઅસ્સુમ્પ્શન્સ ને ધ્યાનમાં લો અને ગણતરીઓ કરો ત્યાં વધુ કે ઓછા સાચા નિર્ણયો લેવાશે તેથી જ આ આઅસ્સુમ્પ્શન્સ ખૂબ ઉપયોગી છે અને વધારે પ્રમાણમાં તેમનું ઉલ્લંઘન થઈ શકે છે તે આપણા નિર્ણયની ચોકસાઈ અથવા ફાયરનેસ્સને અસર કરતું નથી સીવીપી સંબંધો પ્રોડ્યૂકશન અને સેલ્સ વિશાળ શ્રેણીમાં લિનિયર હોય છે તમે ફિક્સડ કોસ્ટનો ગ્રાફ જોઈ શકો છો એ ફ્લેટ લાઇન છે અને વેરિયેબલ કોસ્ટ વર્ટિકલ લાઇન ઉપર તરફ જતા જોયું છે આ સીવીપીની આઅસ્સુમ્પ્શન્સ મુજબ છે કે આ કોસ્ટ લિનિયર છે વાસ્તવમાં તે કરવસ હોઈ શકે છે જે તેઓ ઉપર અથવા નીચે જઈ શકે છે પરંતુ ફરીથી અમારી ગણતરીના હેતુ માટે એક લિનિયર સંબંધ અઝુમ કરવો પડશે અને ધ્યાનમાં રાખો કે રીઝનેબલ રેન્જમાં તે ખરેખર લિનિયર છે ઉદાહરણ તરીકે 0 થી 800 સુધી તેઓ લિનિયર હશે પછી થોડો બદલાવ થઈ શકે છે પરંતુ સીવીપી એનાલિસિસમ શોર્ટ ટર્મના નિર્ણય લેવા માટે ખૂબ ઉપયોગી છે જે રીઝનેબલ રેન્જમાં છે તેથી ધારો કે તમે 700 યુનિટસ બનાવી રહ્યા છો તમારે 100 વધુ બનાવવું છે કે નહીં તે નક્કી કરવું પડશે આવા નિર્ણય માટે સીવીપી ઉપયોગી છે અને અમારી લિનિયર આઅસ્સુમ્પ્શન્સ તેને અસર કરતી નથી માની લો કે તમે 5000 યુનિટસ બનાવવું કે નહીં તે નિર્ણય લેવાનું ઇચ્છતા હો તો પછી તમારે વિવિધ મેથડ્સઓ અથવા વિવિધ પ્રકારની ટેકનિકસ જોઉં પડશે તેથી આપણે પ્રથમ બે ધારણા જોયા છે કે સેલ્સ પ્રાઇસ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ ફિક્સડ કોસ્ટ રેલવન્ટ રેન્જમાં બદલાતા નથી આ આઅસ્સુમ્પ્શન્સ રીઝનેબલ રેન્જમાં માટે સાચી છે આગળની ત્રણ ધારણાઓ છે કે વોલ્યુમ માત્ર એક જ કોસ્ટનો ડ્રાઈવર છે તેથી અમે કોસ્ટના સ્તરોમાં ફેરફાર અથવા કેટલાક રો મટેરીઅલની પ્રાઇસમાં ફેરફાર જેવા અન્ય કોસ્ટના ફેરફારોને ધ્યાનમાં લઈએ નહીં અહીં આપણે અઝુમ કરીયે છીએ કે કોસ્ટમાં ફેરફાર મુખ્યત્વે વોલ્યુમના કારણે છે અને વોલ્યુમની સંબંધિત રેન્જ વિશિષ્ટ છે તેથી ચાલો આપણે કહીએ કે આપણે 0 થી 1200 યુનિટસની અંદર ઓપરેટ કરીએ છીએ તેથી આ રેન્જમાં આપણી ગણતરીઓ સાચી છે ઈન્વેન્ટરી લેવેલ્સને અહીં ઇગ્નોર કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે કોન્સ્ટન્ટ રહેશે એમ એ પણ માનીએ છીએ કે સમયગાળામાં સેલ્સ મિક્સ બદલાતું નથી તેથી આપેલ સેલ્સ મિક્સ માટે સમયગાળાની ગણતરી કરીએ છીએ હવે જો કે આ અસ્સુમ્પ્શન્સને ધ્યાનમાં લેવામાં આવે છે જો અસ્સુમ્પ્શન્સ ખોટી પડે તો નિરાશ ન થશો આ અસ્સુમ્પ્શન્સના આધારે સૌ પ્રથમ આપણે અમુક ગણતરીઓ કરીએ છીએ અમે એક પછી એક અસ્સુમ્પ્શન્સને બદલવાની મંજૂરી આપી શકીએ છીએ અને તે મુજબ આપણે સેન્સિટિવિટી એનાલિસિસ કરી શકીએ છીએ તેથી અમે ગણતરીમાં થોડો ફેરફાર કરી શકીએ છીએ અને કોઈ કેસમાં આપણે અમુક નિર્ણયો લઈ શકીએ છીએ જે વ્યાજબી રીતે યોગ્ય હશે તેથી શોર્ટ ટર્મના નિર્ણય લેવા માટે સીવીપી એનાલિસિસ અત્યંત ઉપયોગી છે અમે આગામી સત્રમાં આ ચર્ચા ચાલુ રાખીશું નમસ્તે આભાર